સ્ટીરિયો ભૂમિતિ ના સમાન વિષય અંતર્ગત આપણે એપિપોલર ભૂમિતિના વિશેષ કેસની અને તે એફાઇન એપિપોલર ભૂમિતિ છે એની ચર્ચા કરીશું તેથી આપણે પહેલા પણ ચર્ચા કરી હતી કે કેવી રીતે એફાઇન કેમેરા સામાન્ય અંદાજવાળા કેમેરાથી અલગ પડે છે એફાઇન કેમેરામાં તમારું પ્રોજેક્શનનું કેન્દ્ર અથવા કેમેરા સેન્ટર જે ઈનફિનિટી પર સ્થિત છે જેનો અર્થ છે કે પ્રોજેક્શન રે તે બધી જ દિશાઓ સાથે સમાંતર હોય છે અને તે સમાંતર પ્રોજેક્શન દ્વારા થાય છે જેમાં સમાંતર પ્રોજેક્શન મૂળભૂત ઇમેજિંગ મિકેનિઝમ થી થાય છે તો ચાલો આપણે એક સ્ટીરિયો સિસ્ટમ ધ્યાનમાં લઈએ જે બે એફાઇન કેમેરા દ્વારા રચાય છે તમે અહીં આ આકૃતિમાં જોઈ શકો છો કે આવા બે કેમેરા છે અને ત્યાં દિશા છે તેથી તે સમાંતર પ્રોજેક્શન રે છે જે બીજા કેમેરામાં ઇમેજીસ રચે છે એ જ રીતે આ દિશામાં પ્રથમ કેમેરા માટે રે અને કેમેરા ના કેન્દ્રો આ ઈનફિનિટીમાં આવેલા છે આ સમાંતર પ્રોજેક્શન છે તેથી આ પ્રોજેક્શન રે નું ઇન્ટરસેક્શન ઈનફિનિટી પર હશે જે કેમેરા કેન્દ્રને નિર્ધારિત કરશે અસરકારક રીતે તે આ કિરણોની દિશા છે તેથી એપિપોલર લાઇન્સ કેવી રીતે મળી આવે છે એપિપોલર પોઇન્ટ રેખાઓ સમાંતર રેખાઓ છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમાન પ્રોજેક્શન રે માટે જો હું આ પ્રોજેક્શન રે માં પડેલા સમાન બિંદુઓનો પ્રોજેક્શન લઉં તો તે બધા ઇમેજ પોઇન્ટ્સ એક એપિપોલર લાઈન બનાવે છે અને અહીં બધા કિરણો પ્રથમ કેમેરામાં સમાંતર કિરણો હોવાથી એપિપોલર પોઇન્ટ પણ સમાંતર હોવી જોઈએ અને મૂળભૂત મેટ્રિક્સનું સ્વરૂપ ખાસ કરીને જ્યારે તમારી પાસે આ પ્રકારની ભૂમિતિ હોય ત્યારે તે સરળ થઈ જાય છે તમે અહીં જિયૉમેટ્રી જોઈ શકો છો તમારી પાસે ફક્ત 5 નોન ઝીરો એલિમેંટ્સ છે

આ ભાગના બધા 4 તત્વો જુઓ તે 0 છે અને અન્ય તત્વો નોન ઝીરો છે અને તેથી ફક્ત 5 પરિમાણો છે પરંતુ ફરી એક વાર તેમનું સ્કેલ આ રજૂઆતમાં સામેલ છે તેથી 4 સ્વતંત્ર પરિમાણો છે તેથી અહીં પ્રોજેક્શન રે સમાંતર છે અને એપિપોલર લાઇન્સ અને પ્લેન પણ સમાંતર છે તેમાં એફાઇન એપિપોલર ભૂમિતિ ની લાક્ષણિકતાઓ છે અને બીજી બાબત એ છે કે એપિપોલર રેખાઓ સમાંતર હોવાથી એપિપોલ્સ e1 e2 ના સ્વરૂપ માં છે તેથી આપણે જાણીએ છીએ કારણ કે એપિપોલર પોઇન્ટ્સનું ઇન્ટરસેકશન જે ઈનફિનિટીના પોઈન્ટ પર પણ હશે જેનો અર્થ છે કે જે રજૂ કરતા ત્રીજા પરિમાણનું મૂલ્ય 0 હોવું જોઈએ તેથી ચાલો આપણે ફરીથી આ વિશિષ્ટ પ્રોપર્ટી વિસ્તૃત કરીએ ધ્યાનમાં લો કે આ એફાઇન સ્ટીરિયો x એ x' ને અનુરૂપ છે y એ y' અનુરૂપ છે અને જ્યારે આ બધા પોઇન્ટ્સ કોઈ પ્લેનના pi પર પડે છે ત્યારે તેઓ તેમની વચ્ચેની હોમોગ્રાફી છે તેથી તે પ્લેનમાં ઈનડ્યુસ હોમોગ્રાફી છે અને તેથી એપિપોલ એક પોઈન્ટ ઇન્ટરસેક્ટ e1' e2' 0 તરીકે રજૂ થાય છે આપણે જોયું છે કે આ એક બંધારણ છે અને સમાન બાંધકામને અનુસરીને એપિપોલર લાઇનને e'XHAx દ્વારા આપવામાં આવી છે કારણ કે આ y એ y' હોમોગ્રાફિક ટ્રાન્સફોર્મેશન છે જે એપિપોલર લાઇન પર પણ રહેશે અને એપિપોલ પણ એપિપોલર લાઈન પર રહેશે તેથી e'XHx 0 ની બરાબર હશે તેથી FA એ e'XHx હોવું જોઈએ અને એપિપોલ્સમાં આ બાંધકામો છે તેથી ઉપલા ભાગમાં એફાઈન ફંડામેન્ટલ મેટ્રિક્સના તે 4x4 સબ મેટ્રિક્સ જે આ રચનાને કારણે 0 બને છે

તેથી ખાસ કરીને તમે નોંધ્યું છે કે તે આ યોગ્ય કોલમ દ્વારા આપેલા યોગ્ય એપિપોલ્સ છે તેથી યોગ્ય મૂલ્યો તે આ આ રીતે આવ્યા છે તેથી e2' અને e1' અહીં આવે છે એ જ રીતે આપણે પણ જોઈશું કે ડાબા એપિપોલ્સનાં મૂલ્યો એક ફેશનમાં હશે d e 0 અને જમણા એપિપોલ b a 0 દ્વારા આપવામાં આવ્યા છે તેથી એફાઈન રચનામાંથી મૂળભૂત મેટ્રિક્સ એપિપોલ્સ ખૂબ જ સરળતાથી નક્કી કરવામાં આવે છે તે આપણે જોઈ શકીએ છીએ

આ એફાઇન ફંડામેન્ટલ મેટ્રિક્સનો અંદાજ કાઢવા માટે આપણે અનુરૂપ એપિપોલર લાઇનનો ઉપયોગ કરવો પડશે તેથી આ સમીકરણ એક વધુ સરળ સ્વરૂપમાં બની જાય છે અને તમે ફરીથી આ રીતે મેટ્રિક્સ સ્વરૂપમાં લિનિયર સમીકરણોનો સમૂહ રજૂ કરી શકો છો અને તમે સીધા લિનિયર ટ્રાન્સફૉર્મનો ઉપયોગ કરીને હલ કરી શકો છો ત્યારથી ત્યાં 4 સ્વતંત્ર પરિમાણો છે તમારે FA મેળવવા માટે ફક્ત 4 પોઇન્ટ કોરસપોનડેન્સીસ ની જરૂર છે અને સ્ટ્રક્ચરમાંથી જ સિંગ્યુંલારીટી સંતોષાય છે કારણ કે સ્ટ્રક્ચરના કારણે ઉપલા સબ મેટ્રિક્સ 2 x 2 બધા તે 0 છે તેથી તમે ડિટરમીનેન્ટ ચકાસી શકો છો કે આ ચેનલ સ્ટ્રક્ચરમાં ડિટરમીનેન્ટ મૂલ્ય પોતે 0 છે તેથી સિંગ્યુંલારીટી ઇનપુટ કરવા માટે તમારે કોઈ વિશેષ કામગીરી કરવાની જરૂર નથી તેથી અભિગમ કોરસપોનડેન્સ પોઇન્ટ્સના સેટનો ઉપયોગ કરી રહ્યા હતા જ્યાં તમે એપિપોલર ભૂમિતિના આ અવરોધોને એક્સપ્લોઈટીંગ કરી ને લિનિયર સમીકરણો શોધી શકો છો અને તમે જોયું છે કે તે કેવી રીતે તે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે અને તે સમીકરણો કેવી રીતે હલ કરી શકે છે જે એફાઇન ફંડામેન્ટલ મેટ્રિક્સના અનુમાન માટે સરળ બને છે હવે આપણે મૂળભૂત મેટ્રિક્સનો અંદાજ કાઢવા માટે બીજા અભિગમનો ઉપયોગ કરી શકીએ છીએ અહીં આપણે પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફીની ગણતરી કરી શકીએ છીએ અને પ્રથમ ગણતરી 3 પોઈન્ટના કોરસપોનડેન્સીસ દ્વારા કરી શકીએ છીએ તેથી ન્યૂનતમ રીતે આપણે 4 પોઇન્ટ કોરસપોનડેન્સીસ ની જરૂર છે તેથી આપણે જોયું છે કે આ હોમોગ્રાફી એફાઇન હશે અને તે માટે 3 પોઇન્ટ કોરસપોનડેન્સ ની ગણતરી કરવા માટે પૂરતો છે તેથી આપણે તે કરી શકીએ છીએ અને પછી આપણે એપિપોલર લાઇન ની ગણતરી કરવાની જરૂર છે હવે આ કિસ્સામાં તે એપિપોલર લાઇન l' ની ગણતરી કરવા માટે પૂરતું છે કારણ કે ત્યાંથી જ આપણે એપિપોલ્સ મેળવી શકીએ છીએ એપિપોલર લાઇનની દિશાઓ તમને તે એપિપોલ્સ આપશે કારણ કે આ જ દિશામાં કોસાઇન l2 l1 0 થી આપવામાં આવ્યું છે તેથી ખરેખર એપિપોલ્સ એ દિશાઓ સાથે ઈનફિનિટી પોઈન્ટ છે અને આ રેખાની દિશા છે તેથી આ રીતે એપિપોલ્સ મેળવી શકાય છે

તેથી આપણે સ્ટીરિયો ભૂમિતિના આ વિશિષ્ટ વિષયના અંત પર આવ્યા છીએ તેથી ચાલો હું તેનો સારાંશ આપું તે વિવિધ વિશેષતા છે જેની આપણે ચર્ચા કરી છે પહેલા આપણે સ્ટીરિયો ઇમેજિંગ સિસ્ટમમાં એપિપોલર ભૂમિતિ વિશે ચર્ચા કરી અને ત્યાં આપણે જોયું કે એપિપોલ્સ સમાન બિંદુ અનુરૂપ ઇમેજ પોઇન્ટ અને કેમેરા કેન્દ્રો તે બધા એક જ પ્લેન પર આવેલા છે પછી મૂળભૂત મેટ્રિક્સ તેની સ્ટીરિયો સિસ્ટમને લાક્ષણિકતા આપે છે અને તે સ્ટીરિયો સેટઅપથી વિશિષ્ટ છે જેમાં વિવિધ ગુણધર્મો છે જેમ કે ટ્રાન્સફોર્મેશન ઇન્વેરિયન્સ એ એક ગુણધર્મ છે તેનો અર્થ એ કે ઇમેજ પોઇન્ટ્સનું રૂપાંતર મને મૂળભૂત મેટ્રિક્સ પાછું આપશે તેના અંદાજ માટે તમે ટ્રાન્સફોર્મ પોઇન્ટનો ઉપયોગ કરી શકો છો પછી તે 3X3 સિંગ્યુંલર મેટ્રિક્સ છે જેની ફ્રીડમ ની ડિગ્રી ૭ છે તે સ્વતંત્ર પરિમાણની સંખ્યા ૭ છે અને કારણ કે તે સિંગ્યુંલર છે તેનો ડિટરમીનેન્ટ 0 હોવો જોઈએ રેન્ક 3 કરતા ઓછો હોવો જોઈએ અને આ કિસ્સામાં તેના મૂળભૂત મેટ્રિક્સ માટે 2 હશે તેથી તે ફંક્શન તે બીજા કેમેરા પ્લેનમાં અને બીજા ઇમેજ પ્લેનમાં એક ઇમેજ બિંદુને તેના એપિપોલર લાઇનમાં પરિવર્તિત કરે છે તેથી આ તે સંબંધ છે કે તમારે હોમોજીનીયસ કોઓર્ડિનેટ પ્રતિનિધિત્વમાં ઇમેજ પોઇન્ટ સાથે મૂળભૂત મેટ્રિક્સનો ગુણાકાર કરવો પડશે પછી તમને ઇમેજ પ્લેનમાં હોમોજીનીયસ કોઓર્ડિનેટના રજૂઆત ની એક લાઇન મળશે અને કોઈપણ જોડી સંબંધિત પોઇન્ટ માટે તમને આ સંબંધો મળે છે જો આપણને એપિપોલ્સ e' મળે તો આ સંબંધ છે તેથી તેઓ મૂળભૂત મેટ્રિક્સના શૂન્ય છે તેથી એપિપોલ્સ એ મૂળભૂત મેટ્રિક્સના 0s છે e એ સંદર્ભ કેમેરા પ્લેનનું એક એપિપોલ છે તેથી તે F અને e' બીજા કેમેરા પ્લેનમાંનું એપિપોલ છે અને તે મૂળભૂત મેટ્રિક્સનો લેફ્ટ શૂન્ય છે બીજી બાજુ જો હું સંદર્ભ કેમેરાનું કન્વેશન બદલીશ જે તમને બતાવે છે તો F ટ્રાન્સપોઝ એ મૂળભૂત મેટ્રિક્સ હશે અને આ બધા પરિણામો તે રજૂઆત સાથે સુસંગત છે તેથી આપેલ કેમેરા મેટ્રિસીસ P અને P' અને F યુનિક છે જેની આપણે ચર્ચા કરી અને ખાસ કરીને આ ગણતરીઓ આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે જો આપણી પાસે આમાંથી પ્રોજેક્શન મેટ્રિસીસ છે તો I | 0 અને P' M|m ના કેનોનિકલ સ્વરૂપમાં તે પ્રોજેક્શન મેટ્રિક્સ છે આ તે રજૂઆત છે પછી મૂળભૂત મેટ્રિક્સ mXM તરીકે આપવામાં આવે છે તેથી આપણે આપણા લેક્ચરમાં નોટેશન્સની વ્યાખ્યાઓની ચર્ચા કરીએ છીએ અથવા તમે ખૂબ જ સામાન્ય રજૂઆતને ધ્યાનમાં લો જે મેં તમને અભિવ્યક્તિ આપી છે મારા લેક્ચરમાં મેં ખરેખર વિસ્તૃત રીતે ચર્ચા કરી નથી પરંતુ કૃપા કરીને તે દ્વારા જાઓ જે બંને આ અભિવ્યક્તિ ની નોંધ લે છે તેથી આપણે P અને P' માંથી શોધીશું કે આપણે એપિપોલની ગણતરી કરી છે અને જે આ દ્વારા આપવામાં આવે છે તેથી હવે આ એપિપોલ આપવામાં આવ્યું છે તેનો અર્થ એ કે તમારે પહેલા કેમેરાની મધ્યમાંની ઇમેજ લેવી પડશે તેથી પ્રથમ કેમેરાના કેન્દ્રની ઇમેજ આ ફોર્મમાં આપવામાં આવે છે અને પછી ઈનફિનિટી પરની હોમોગ્રાફી M'M 1 આપવામાં આવે છે તો આ રીતે આપણે આ મૂળભૂત મેટ્રિક્સ મેળવીએ છીએ પછી અમે ચર્ચા કરી કે પ્રોજેક્શન મેટ્રિક્સ કેવી રીતે મૂળભૂત મેટ્રિક્સ સાથે સંબંધિત હોઈ શકે છે તેમ છતાં પ્રોજેક્શન મેટ્રિક્સની જોડી યુનિક રીતે એક મૂળભૂત મેટ્રિક્સ આપે છે પરંતુ મૂળભૂત મેટ્રિક્સ પ્રોજેક્શનના ફેમિલી તરફ દોરી શકે છે પ્રોજેક્શન મેટ્રિક્સ જોડી શકે છે કારણ કે હવે જો તમારી પાસે હોમોગ્રાફી છે ત્રિ પરિમાણીય જગ્યા જેનો અર્થ છે કે તે 3 ડી પ્રોજેક્ટીવ સ્પેસની 4 X 4 નોન સિંગ્યુંલર મેટ્રિક્સ હોમોગ્રાફી છે પછી એક મૂળભૂત મેટ્રિક્સ F આપવામાં આવે છે જે સ્ટીરિયો સેટઅપ અથવા કેમેરા મેટ્રિસીસના જોડીવાળા ફેમિલીનું અસ્તિત્વ ધરાવે છે જેને આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે અને સંદર્ભ કેમેરાને ધ્યાન માં લેતા મેટ્રિસીસના ફેમિલીનું આ એક ઉદાહરણ છે કેનોનીકલ સ્વરૂપમાં I | 0 હંમેશા આપવામાં આવે છે તો પછી તમે આ ફેમિલી તેના એપિપોલ દ્વારા કોઈપણ મૂળભૂત મેટ્રિક્સ અને કોઈપણ આરબીટરી 3 વેક્ટર અને આરબીટરી સ્કેલર કોન્સટન્ટ દ્વારા વ્યક્ત કરી શકો છો જેમ કે તમે તે અભિવ્યક્તિ માં જોઈ શકો છો જે આ કિસ્સામાં અહીં દર્શાવવામાં આવી છે પછી કેમેરા મેટ્રિસીસ P P' અને અનુરૂપ જોડી આપેલ ઇમેજ પોઇન્ટ્સ x x' જોતાં સંબંધિત 3 ડી સીન પોઇન્ટ X નું પુનર્નિર્માણ શક્ય છે આપણે આ માટે 3 અભિગમોની ચર્ચા કરી છે અને તેમાંથી એક ત્રિકોણાકાર ભૂમિતિનો ઉપયોગ કરી રહ્યો હતો બીજો એક ભૂમિતિ પૂર્વનિર્ધારણની ભૂલનો નો ઉપયોગ કરી રહ્યો હતો તે નોન લિનિયર ઓપ્ટિમાઇજેશન તકનીકમાં છે અને ત્રીજો એક ત્રિકોણાકાર અભિગમના પ્રતિનિધિત્વનું બીજગણિત સ્વરૂપમાં છે અને આ રીતે આપણે સ્ટ્રક્ચર મેળવીએ શકીએ પછી ચાલો આવશ્યક મેટ્રિક્સ સંબંધિત તથ્યોનો સારાંશ પણ કરીએ જે કેલિબ્રેટેડ કેમેરાનો મૂળભૂત મેટ્રિક્સ છે અને આ રચના માં આપવામાં આવ્યું છે એટલે કે જો મેં સ્ટીરિયો સિસ્ટમ ધ્યાનમાં લીધી જ્યાં આ ફોર્મમાં પ્રોજેક્શન મેટ્રિસીસ આપવામાં આવે છે કે સંદર્ભ કેમેરા કેનોનિકલ કેમેરા મેટ્રિક્સ I 0 છે અને બીજો કેમેરો રોટેશનલ ઍક્સિસના રોટેશન અને R h ટ્રાન્સલેશન દ્વારા સંબંધિત છે તેથી તે કિસ્સામાં આવશ્યક મેટ્રિક્સ ફક્ત તે પરિમાણો દ્વારા આપવામાં આવે છે અને આવશ્યક મેટ્રિક્સની એક ગુણધર્મ એ છે કે તેના બે સિંગ્યુંલર મૂલ્યો સમાન છે અને ત્રીજું એક 0 છે પછી તમે ગણતરી કરી શકો છો કે તે E SR ને જાણે છે તેવા E ના મેટ્રિક્સ વિઘટન દ્વારા t પ્રાઈમ ક્રોસ અને R નો સમાવેશ કરે છે જ્યાં S સ્ક્યૂ સિમેટ્રિક મેટ્રિક્સ અને R ઓર્થોગોનલ છે અને જો તમારી પાસે આ વિઘટન છે તો પછી તમે તેના પ્રોજેક્શન મેટ્રિસીસની પણ ગણતરી કરી શકો છો જે અહીં બતાવ્યા પ્રમાણે છે જે આવશ્યક મેટ્રિક્સના સિંગ્યુંલર મૂલ્યના વિઘટનને લાગુ કરે છે અને આ આવશ્યક મેટ્રિક્સના બે સંભવિત વિઘટન થઈ શકે છે જે અહીં આ ફોર્મમાં દર્શાવવામાં આવ્યા છે જે સિંગ્યુંલર મૂલ્યના વિઘટન મેટ્રિક્સ U અને V નો ઉપયોગ કરે છે અને ત્યાં બે વિશેષ મેટ્રિક્સ Z અને W છે જે અહીં આ ફોર્મમાં બતાવ્યા છે પછી S અને R ની અભિવ્યક્તિ આપવામાં આવે છે જે તમે જોઈ શકો છો

અને ત્યાંથી આપણે P' ની ગણતરી કરી શકીએ તેથી અહીં નોંધો કે આ u3 મેટ્રિક્સ U ની ત્રીજી કોલમ છે તે સિંગ્યુંલર મૂલ્ય વિઘટન છે જેનો અર્થ છે કે આ એક કોલમ વેક્ટર છે જે સિંગ્યુંલર મૂલ્ય 0 ને અનુરૂપ છે અને ઉપરના માંથી એક કેમેરા બંનેમાંથી એક પોઈન્ટ જોવા માટે માન્ય છે અને પછી આપણે મૂળભૂત મેટ્રિક્સના અંદાજ વિશે પણ ચર્ચા કરી તેથી અનુરૂપ પોઇન્ટ્સના જોડીઓના સમૂહને જોતાં મૂળભૂત મેટ્રિક્સનો અંદાજ કાઢવાનું શક્ય છે ઓછામાં ઓછા 7 પોઇન્ટ્સ જરૂરિયાતો માટે આપણે એક વિશિષ્ટ પદ્ધતિની ચર્ચા કરી છે જ્યાં આપણે જોયું છે કે આઇગનવેક્ટર્સ આઇગનવેલ્યુઝને 0 અનુરૂપ કેવી રીતે તેઓ આ કિસ્સામાં ઉપયોગમાં લેવાય છે તેથી સિસ્ટમના આઇગનવેક્ટર્સ 0 આઇગનવેલ્યુઝ આપે છે પછી આ ફોર્મમાં મૂળભૂત મેટ્રિક્સનું પેરામેટ્રિક રજૂઆત આપવામાં આવે છે આ ખાસ કરીને આમાંથી એપિપોલ્સ શામેલ છે તમારે નોંધ લેવું જોઈએ કે e પ્રાઇમ રજૂ કરવા માટે થોડી અસ્પષ્ટતા છે અને e e' અહીં e હોવું જોઈએ અને e અહીં e' હોવું જોઈએ અને અનુરૂપ પોઇન્ટ્સના જોડીનો સમૂહ આપવામાં આવે તો કેમેરા મેટ્રિસીસ અને સીન પોઇન્ટ પ્રોજેક્ટીવ અસ્પષ્ટતાનો અંદાજ લગાવવાનું શક્ય છે જે 4 X 4 હોમોગ્રાફી મેટ્રિક્સ છે

પછી અનુરૂપ લાઇનોની જોડી આપેલ l અને l' અને કેમેરા મેટ્રિસીસ P અને P' સંબંધિત 3D લાઇન L નું પુનર્નિર્માણ શક્ય છે આપણે તે અંગે પણ ચર્ચા કરીએ છીએ તેથી આ સ્થિતિમાં તમે લાઇન્સ દ્વારા બનાવવામાં આવેલા પ્લેનની ગણતરી કરી શકો છો અને કેમેરા સેન્ટર પણ આપણે જાણીએ છીએ કે તે છે અને P' કેમેરા કેન્દ્ર જે છે તેના દ્વારા પ્લેન પણ મળી આવ્યું છે અને પછી બે પ્લેન તેઓ એક લાઇન પર ઇન્ટરસેક્ટ કરે છે કે જે ત્રિ પરિમાણીય લાઇનને અનુરૂપ હોય છે જેથી તમે પણ ફરીથી ગોઠવી શકો તેથી આ જ અને પ્લેનનું ઇન્ટરસેક્શન છે તે પછી અમે પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી વિશે ચર્ચા કરી તેથી એક પ્લેન સ્ટીરિયો સેટ અપ સંબંધિત ઇમેજ પોઇન્ટ્સ વચ્ચે હોમોગ્રાફી ઈનડ્યુસ કરે છે તેથી કેમેરા મેટ્રિસીસ અને પ્લેનના વિશિષ્ટ વર્ણન માટે હોમોગ્રાફી માટે આ અભિવ્યક્તિ હતી તેથી સ્થાનાંતરણ દ્વારા વર્ણવેલ પ્લેનની સામાન્ય દિશાઓ આપે છે અને કેમેરા મેટ્રિસીસ I | 0 દ્વારા આપવામાં આવે છે જે સંદર્ભ કેમેરાનો કેનોનિકલ કેમેરા મેટ્રિક્સ છે અને A|a જે એક સામાન્ય કેમેરા મેટ્રિક્સ છે પછી તે પ્લેન ઈનડ્યુસ હોમોગ્રાફી આ સ્વરૂપમાં આપવામાં આવે છે આપણે એફાઇન એપિપોલર ભૂમિતિ વિશે પણ ચર્ચા કરી જે મૂળભૂત મેટ્રિક્સની રચનાને સરળ બનાવે છે તેથી તેઓ દ્વારા આપવામાં આવેલ એપિપોલ્સ જમણા એપિપોલ છે જેનો અર્થ છે કે ડાબા એપિપોલ b a 0 પર છે અને જમણો એપિપોલ d e 0 છે અને આપણે ત્યાં પણ આ જ મૂંઝવણ છે ડાબી એપિપોલ એ FA b a 0 છે કે 0 હશે જે ડાબા એપિપોલ છે તેથી તે યોગ્ય એપિપોલ હોવો જોઈએ અને તે જ રીતે d e 0 FA જે 0 જેટલી હોવી જોઈએ જે ખરેખર ઉમેરવામાં આવી છે તેથી કૃપા કરીને અહીં ફરી એકવાર આ સુધારણાને નોંધો ડાબું એપિપોલ એ ડાબી ઇમેજ પ્લેનનો એપિપોલ છે અને જમણું એપિપોલ એ જમણી ઇમેજ પ્લેનનો એપિપોલ છે આની સાથે વાત કરીએ છીએ કે અમે આ વિશેષ વિષયના અંતમાં આવી ગયા છે અને આપણે પછીનાં લેક્ચરમાં ફીચર ડિટેક્ટશન માટેના અમારા આગામી વિષય પર ચર્ચા કરીશું ખુબ ખુબ આભાર કીવર્ડ્સ એફાઇન એપિપોલર ભૂમિતિ મૂળભૂત મેટ્રિક્સ ડાબી એપિપોલ જમણું એપિપોલ